આગળ આપણે એક ઉદાહરણ જોઈએ ધારો કે આપણે આ TMOD રજિસ્ટર ના સેટિંગ માટે મૂલ્ય શોધવા માંગીએ છીએ જો તમે આ ટાઈમર 0 ને મોડ 2 માં પ્રોગ્રામ કરવા માંગતા હોવ અને ઘડિયાળના સ્ત્રોત તરીકે 8051 ક્રિસ્ટલ ફ્રીક્વન્સી નો ઉપયોગ કરો અને સૂચનાઓનો ઉપયોગ પ્રારંભ કરો અને ટાઈમર બંધ કરો તો મૂળભૂત રીતે તે સોફ્ટ સોફ્ટવેર નિયંત્રિત ટાઈમર છે જેને આપણે ઓપરેટ કરવા માંગીએ છીએ અને આપણે આ ટાઈમર 0 નો મોડ 2 માં ઉપયોગ કરવા માંગીએ છીએ તેથી ચોક્કસપણે આ TMOD સેટિંગ છે તેથી આ 4 સૌથી મહત્વપૂર્ણ બિટ્સ ટાઈમર 1 માટે છે તેથી તે બધા 0 છે હવે આ ઓછામાં ઓછા નોંધપાત્ર 4 બીટ માટે તે ટાઈમર 0 માટે છે અને તેમાંથી આ ગેટ બીટ 0 છે તેથી આ ગેટ 0 બરાબર છે તે આંતરિક સમય આંતરિક કામગીરી છે તો આ તમારી આ ગણતરી છે તેથી તે પછી માટે આ બીજો બીટ CT છે તેથી CT 0 છે એટલે આપણે ટાઈમર ઓપરેશન શોધી રહ્યા છીએ તેથી CT 0 છે અને પછી 10 છે તેથી આ મોડ ઓળખકર્તા છે તેથી આ પેટર્ન છે જે આપણે TMOD રજિસ્ટરમાં લોડ કરવી પડશે જો આપણે આ કામગીરી કરવા માંગતા હોય તો આ ટાઈમર મોડ્સ નો સારાંશ છે તેથી મોડ 0 માં જે થાય છે તે આ છે તેથી આ ટાઈમર ઘડિયાળ છે તેથી આ આંતરિક સ્ત્રોતમાંથી આવે છે અને પછી આ TLX ને 5 બિટ્સ મળ્યા છે અને THX ને 8 બિટ્સ મળ્યા છે અને જ્યારે તે ઓવરફ્લો થશે ત્યારે આ TFx બિટ સેટ થઈ જશે તેથી ટાઈમર 0 માટે એક છે તેથી ત્યાં એક TF 0 બીટ છે જે મૂળભૂત રીતે ઓવરફ્લો બીટ છે તેથી જ્યારે આ ટાઈમર ઓવરફ્લો થાય છે ત્યારે આ બીટ સેટ થઈ જાય છે મોડ 1 માં તે 16 બીટ મોડ હતો તેથી ફરીથી એ જ વસ્તુ TLX અને THX છે તેથી આ મોડ 0 માં છે તે 13 બીટ હતું અને અહીં તે 16 બીટ ટાઈમર છે અને ફરીથી બાકીની વસ્તુ સમાન છે જ્યારે તે ઓવરફ્લો થાય છે ત્યારે તે TF0 બીટને અસર કરે છે અને પછી મોડ 2 માં આપણને આ રીલોડ મિકેનિઝમ મળ્યું છે તેથી આ જ્યારે આ TLX હોય ત્યારે તે 8 બીટ ટાઈમર હોય છે તેથી જ્યારે ટાઈમર ઓવરફ્લો થાય છે ત્યારે TFx સેટ થાય છે અને તે પછી મૂલ્ય THX થી TLX માં ફરીથી લોડ થાય છે અને પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે તેથી આ સમયાંતરે કરવામાં આવશે અને મોડ 3 માં આપણને આવા 2 ટાઈમર TL 0 અને TH 0 મળ્યા છે તેથી ત્યાં 2 ઓવરફ્લો ફ્લેગ્સ TF 0 અને TF 1 છે હવે તમે જુઓ કે આ ટાઈમર ઘડિયાળ છે તેથી જ્યારે TL0 ઓવરફ્લો થશે તેથી આ TF0 સેટ થશે અને જ્યારે આ TH0 ઓવરફ્લો થશે ત્યારે આ TF1 સેટ થશે તેથી આપણે મોડ 3 સાથે વધુ વિગતવાર પછીથી આવીશું તેથી આપણે તે પછીથી જોઈશું આગળનું રસપ્રદ રજિસ્ટર આ ટાઈમર કાઉન્ટર ઑપરેશન માટે આપણી પાસે જે છે તે TCON રજિસ્ટર છે તેથી આ TCON રજીસ્ટર છે તેથી આ ટાઈમર કંટ્રોલ રજીસ્ટર TMOD છે તેથી ઉપલું નિબલ ટાઈમર કાઉન્ટર માટે છે અને નીચલું નિબલ વિક્ષેપ માટે છે તેથી આ ટાઈમર કંટ્રોલ રજીસ્ટર છે તેથી આ TCON છે તેથી TMOD આપણે પહેલાથી જ જોઈ લીધું છે તેથી આ TCON રજિસ્ટર વિશે છે તેથી આ રજીસ્ટરને 2 નિબલ્સમાં વિભાજિત કરી શકો છો તેથી આ નીચલી નિબલ છે તેથી નીચેના નિબલની ચર્ચા હવે આપણે કરીશું નહીં તેથી તે વિક્ષેપો માટે છે અને ઉપલું નિબલ ટાઈમર ઓપરેશન માટે છે અને અહીં તમે તે બિટ્સ TR 0 એડ TR 1 જુઓ છો તેથી TR 0 એ ટાઈમર કાઉન્ટર 0 ચલાવવા માટે છે અને TR 1 એ ટાઈમર કાઉન્ટર 1 ચલાવવા માટે છે તેથી TR0 ને જો તમે આ બીટને 0 પર સેટ કરો છો તો ટાઈમર બંધ થઈ જશે અને જો તમે TR0 ને 1 પર સેટ કરશો તો ટાઈમર ચાલુ થઈ જશે તેથી અગાઉ આપણે જોયું છે કે સોફ્ટ કંટ્રોલ્ડ અથવા સોફ્ટવેર નિયંત્રિત ટાઈમર માટે તમારે આ TR 0 અને TR 1 બિટ્સ પ્રોગ્રામ કરવા જોઈએ તેથી તે બિટ્સનો ઉપયોગ કરી શકાય છે તે બીટ્સ આનો ઉપયોગ કરીને સરવાળા સૂચનાનો ઉપયોગ કરીને સેટ કરી શકાય છે જે આ TR 0 અને TR 1 બિટ્સને અસર કરશે અને આ TF 0 અને TF 1 પણ તમે જોયું છે કે મૂળભૂત રીતે ઓવરફ્લો છે અને જ્યારે ઓવરફ્લો થશે ત્યારે આ TF 0 અને TF 1 સેટ થશે તેથી તે TF અથવા ટાઈમર ફ્લેગ તેથી અહીં TF0 ટાઈમર કાઉન્ટર 0 માટે છે TF1 ટાઈમર કાઉન્ટર 1 માટે છે તેથી તે કેરી જેવું છે તેથી શરૂઆતમાં TF 0 ની બરાબર છે અને પછી જ્યારે આ TH TL બધા f થી 0 પર રોલઓવર કરશે ત્યારે જો 16 બીટ ટાઈમર હોય તો જ્યારે તે FFFFH થી તમામ 0 પર ફેરવાય છે ત્યારે TF ફ્લેગ સેટ થાય છે તેથી TF બરાબર 0 છે તેથી આપણે હજી અંતિમ મૂલ્ય સુધી પહોંચ્યા નથી અને TF બરાબર 1 એટલે કે આપણે ટાઈમર મૂલ્ય સુધી પહોંચી ગયા છીએ તેથી વિલંબ તરીકે જનરેટ કરતી વખતે આપણે શું કરી શકીએ કે આપણે તે ટાઈમરને અમુક પ્રારંભિક મૂલ્ય સાથે પ્રારંભ કરી શકીએ છીએ પછી અનુરૂપ TR બિટ સેટ કરીને ટાઈમર શરૂ કરી શકીએ છીએ અને હવે આ TF બિટ સેટ છે કે નહીં તેનું સતત નિરીક્ષણ કરીએ છીએ કારણ કે એકવાર TF બિટ સેટ થઈ જાય એટલે સમય પસાર થઈ ગયો તેથી તમારી પાસે તે સમય મૂલ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી ત્યાં વિક્ષેપો છે તેથી આપણે તેને 2 રીતે કરી શકીએ છીએ તેથી એક આ પોલિંગ મિકેનિઝમ દ્વારા છે બીજું આ ઇન્ટરપ્ટ મિકેનિઝમ દ્વારા છે તો હું જે કહું છું તે આ પ્રમાણે છે તેથી જો મારી પાસે આ ટાઈમર હોય અને હવે આ ટાઈમર જ્યારે તે ઓવરફ્લો થાય છે તો તે TF ફ્લેગ સેટ કરશે તેથી તમે આ TF ફ્લેગ માટે પોલીંગ કરી શકો છો તેથી તે 0 છે અથવા તે 1 છે કે નહીં અને તમે તે સતત કરી શકો છો તેથી તમે ટાઈમર શરૂ કરી શકો છો અને પછી તેને શરૂ કરી શકો છો અને TF બીટને સતત પોલ કરી શકો છો તે 1 બની ગયું છે કે નહીં બીજી શક્યતા એ છે કે તમે ટાઈમર ઈન્ટરપ્ટને સક્ષમ કરી શકો છો તેથી આપણે વિક્ષેપો વિશે ચર્ચા કરતી વખતે ટાઈમર ઇન્ટરપ્ટને કેવી રીતે સક્ષમ કરવું તે જોઈએ છીએ પરંતુ જો એકવાર આ સક્ષમ થઈ જાય તો પછી જ્યારે પણ આ TF ઓવરફ્લો થાય તો આ પ્રોસેસરને જનરેટ કરશે અને વિક્ષેપ પાડશે તેથી પ્રોસેસર કદાચ બીજું કંઈક કરી રહ્યું છે અને તે હવે ઉપર હશે તે વિક્ષેપિત થશે તેથી તે ટાઈમર સર્વિસ રૂટીન પર જશે તેથી જ્યારે તમે ધારો કે ડિજિટલ ઘડિયાળ ડિઝાઇન કરી રહ્યાં હોવ ત્યારે આ સામાન્ય રીતે ઉપયોગી છે તેથી ડિજિટલ ઘડિયાળમાં તેથી મને આ કલાકનો ભાગ પછી મિનિટનો ભાગ અને બીજો સેકન્ડનો ભાગ મળ્યો છે તેથી મૂળભૂત અથવા મુખ્ય પ્રોગ્રામ તે સતત તે કલાક મિનિટ અને સેકન્ડના મૂલ્યો અમુક મેમરી સ્થાન પરથી મેળવી શકે છે અને તેને પ્રદર્શિત કરી શકે છે અને સાથે સાથે તેને સમય અપડેટ કરવા માટે સમય અપડેટ કરવાની જરૂર છે તેથી દરેક સેકન્ડે પ્રોસેસરે સમય મૂલ્ય અપડેટ કરવું જોઈએ અને તે કેવી રીતે કરશે તેથી તે 1 સેકન્ડના મૂલ્ય માટે ટાઈમર શરૂ કરશે અને જ્યારે પણ આ ટાઈમર ઓવરફ્લો થાય છે ત્યારે વિક્ષેપ સક્ષમ થાય છે તેથી તમે તે હેતુ માટે ISR ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન ધરાવી શકો છો અને પછી તે ઇન્ટરપ્ટ સર્વિસ રૂટિન શું કરશે કે તે આ કલાક મિનિટ સેકન્ડ માટે તે બાઇટ્સને અનુરૂપ મેમરી સ્થાન અપડેટ કરશે તેથી આ મારું ડિસ્પ્લે રૂટિન છે કારણ કે તે તે સ્થાનથી વાંચી રહ્યું છે તેથી તે યોગ્ય સમય મૂલ્ય પ્રદર્શિત કરશે તેથી આ રીતે આપણે આ ટાઈમરનો ઉપયોગ અમુક વાસ્તવિક સમયની ઘડિયાળ ડિઝાઇન કરવા માટે કરી શકીએ છીએ તેથી આ TF ફ્લેગ તે રીતે ઉપયોગી છે તેથી આગળ આપણે સૂચનાઓ પર ધ્યાન આપીશું જે આ ટાઈમર ઓપરેશન માટે જરૂરી છે તેથી SETB TR 0 છે તેથી આ બીટ એડ્રેસેબલ છે અને આ TCON રજીસ્ટર બીટ એડ્રેસેબલ છે તેથી તમે SETB TR 0 અથવા SETB TCON 4 જેવું કહી શકો છો અથવા તમે સ્પષ્ટ TR0 કહી શકો છો તેથી જો તમે SETB TR0 કરો છો તો ટાઈમર 0 શરૂ થશે અને જો તમે આ સેટ સ્પષ્ટ TR0 કરો છો તો ટાઈમર 0 બંધ થઈ જશે તેવી જ રીતે આપણી પાસે આ SETB TF0 હોઈ શકે છે તેથી તે આ ટાઈમર ઓવરફ્લો ફ્લેગને 0 પર સેટ કરશે અને TF0 સાફ કરશે તેથી આ SETB TF 0 પણ સામાન્ય રીતે જરૂરી નથી પરંતુ આ સ્પષ્ટ TF 0 જરૂરી છે કારણ કે જ્યારે પણ તમે આ લાઇનનો નમૂનો લો છો ત્યારે જો ત્યાં ઓવરફ્લો હોય તો આ બીટ સિસ્ટમ દ્વારા સેટ કરવામાં આવશે તેથી તમારું ISR તે બીટને પહેલા રીસેટ કરવાનું પસંદ કરી શકે છે અન્યથા તેને બીજા વિક્ષેપ તરીકે લેવામાં આવશે તેથી તે રીતે આ સ્પષ્ટ બીટ જરૂરી છે અને તેવી જ રીતે ટાઈમર 1 માટે આપણને આ SETB TR 1 અને સ્પષ્ટ TR 1 મળ્યો છે અને આપણને આ SETB TF 1 અને સ્પષ્ટ TF 1 મળ્યો છે તેથી તે વસ્તુઓ અને આ 4 બિટ્સ IE1 અને IT 1 IT 0 છે તેથી જ્યારે તમે ઇન્ટરપ્ટ્સમાં જશો ત્યારે આ આવશે તેથી આગળ આપણે ટાઈમર મોડ 1 માં જોઈશું તેથી તે 16 બીટ ટાઈમર છે જે આપણે જાણીએ છીએ આપણા ઉદાહરણોમાં આપણે ફક્ત ટાઈમર 0 ને ધ્યાનમાં લઈશું અને જાણીને સારી રીતે કે તે જ વસ્તુ ટાઈમર 1 માટે પણ સાચી હશે તેથી આ 16 બીટ ટાઈમર છે તેથી તેને TH0 અને TL0 રજિસ્ટર જોડી મળી છે તેથી એકવાર આ TR 0 1 પર સેટ થઈ જાય પછી TH 0 TL 0 જોડી સતત વધતી જશે તેથી TR 0 ને 1 પર સેટ કરવામાં આવી રહ્યું છે તેથી તે આ હશે અને આ મૂલ્ય સતત વધશે અને જ્યારે આ TH 0 TL 0 જોડી 0 સુધી પહોંચશે ત્યારે તે બંધ થઈ જશે અથવા કહો કે આ TR 0 સ્પષ્ટ છે જેમ કે પછીના પ્રોગ્રામમાં થોડો સમય તેથી તમે આ ટાઈમરને TR 0 સાફ કરીને રોકી શકો છો જો કે તે ઓવરફ્લો થયો નથી તેથી તમે TR0 બીટને સાફ કરીને તેને વચ્ચેથી રોકી શકો છો નહીં તો આ ટાઈમર સતત અપડેટ થશે તેથી તે આંતરિક સિસ્ટમ ઘડિયાળમાં જોવામાં આવશે તેથી તે પોતાને અપડેટ કરશે અને પછી જ્યારે તે દરેક મશીન ચક્રના અંતમાં હશે તેથી તે તેની ગણતરી 1 સુધી કરશે કારણ કે તે આંતરિક ઘડિયાળનું ડ્રાઇવિંગ છે તેથી જ્યારે તે FFFFH મૂલ્ય સુધી પહોંચે છે ત્યારે તે 0000 પર ફેરવાશે અને પછી TF0 બીટ વધારવામાં આવશે જેથી આ ટાઈમરનું મોડ 1 ઓપરેશન અને પ્રોગ્રામર TF0 ને ચેક કરી શકે છે અને ટાઈમર 0 ને રોકી શકે છે તેથી હવે પ્રોગ્રામર છે જેમ મેં કહ્યું કે તે પોલીંગ હોઈ શકે છે તેથી પોલીંગ મોડમાં પ્રોગ્રામર આ TF0 બિટ્સ માટે સતત તપાસ કરી શકે છે તેથી હું ટાઈમર શરૂ કરવાનું સેટ કર્યા પછી જેવી સૂચના મેળવી શકું છું તો ક્યાંક મને આ SETB TR0 મળ્યો છે તેથી ટાઈમર શરૂ થયું છે અને થોડા સમય પછી તેથી જો હું માત્ર વિલંબ કરવા ઈચ્છું તો હું કરી શકું છું તેથી તમે કહી શકો છો કે TF0 L 1 ના બીટ પર કૂદકો લગાવો જ્યાં L 1 આ જ સ્થાન છે તેથી આ પોલીંગ કોડ છે તેથી હું બીટ TF 0 તપાસી રહ્યો છું અને જો તે હજુ સુધી સેટ કરેલ ન હોય તો હું ફક્ત આ બિંદુને જોઈ રહ્યો છું તેથી આ રીતે જ્યારે પણ આ બીટ હશે તે સેટ છે તેથી તે અહીંયા આવશે અને ચેક ખોટો હશે તેથી તે આગલા સ્થાને આવશે આ રીતે આપણે આપણા કોડમાં આ પ્રકારનું પોલીંગ લાગુ કરી શકીએ છીએ હવે આગળ આ મોડ 1 નો ઉપયોગ કેવી રીતે કરવો તેથી પહેલા આપણે ટાઈમર 0 માટે મોડ 1 પસંદ કરવો પડશે અને તે બાબત માટે આપણે TMOD રજિસ્ટરમાં કંટ્રોલ ઓવરને 0 0 1 H માટે સેટ કરીએ છીએ તેથી 0 1 H એટલે કે પ્રથમ 4 બિટ્સ 0 હશે પ્રથમ 4 બિટ્સ 0 હશે અને આગામી 4 બિટ્સ 0 0 0 1 હશે તેથી આ ભાગ ટાઈમર 1 માટે છે તેથી તે હવે આપણી ચિંતા નથી અને આ ભાગ ટાઈમર 0 માટે છે તેમાંથી આ ગેટ છે તેથી તેનો અર્થ એ કે હું આંતરિક સ્ત્રોતથી ડ્રાઇવિંગ કરું છું અને ઘડિયાળ આંતરિક સ્ત્રોત છે તેથી આ 0 નો અર્થ થશે કે તે ટાઈમર ઓપરેશન છે અને પછી આ 2 બિટ્સ છે તેથી તેઓ ઓળખશે કે હું મોડ 1 કે 16 બીટ ટાઈમર મોડમાં કામ કરી રહ્યો છું તે પછીની મહત્વની બાબત આ TH0 TL0 જોડીને લોડ કરવાની છે તેથી આ જોડી હું FFFC તરીકે લોડ કરી રહ્યો છું તેથી મેં જે કાઉન્ટ વેલ્યુ લોડ કરી છે તે FFFC છે અને તે વધુ સારું છે કે આપણે આ TF0 બીટને સાફ કરીએ તેથી સલામતી માટે કારણ કે અગાઉ કદાચ આ TF0 સેટ કરવામાં આવ્યું હતું અને આ ટાઈમર શરૂ થાય તે પહેલાં તેને સાફ કરવામાં આવ્યું ન હતું તેથી સલામત બાજુએ આપણે TF0 બીટ સાફ કરવું જોઈએ તેથી આપણે અહીં TF0 બીટ સાફ કરીએ છીએ અને પછી આપણે સેટ બીટ TR0 શરૂ કરીએ છીએ તેથી SETB TR0 તે હવે ટાઈમર શરૂ કરશે તેથી FFFC તરફથી તે FFFD પછી FFFE પર જશે તેથી તે જેમ જશે અને જ્યારે તે 0 પર આવે છે ત્યારે ત્યાં ઓવરફ્લો થાય છે તેથી તે શોધી કાઢવામાં આવશે તો આ વાત છે તેથી 8051 આ રીતે ગણતરી કરવાનું શરૂ કરશે તેથી તે FFFC FFFD FFFE અને FFFF પછી આ 0000 હશે તેથી જ્યારે તે આ 1 પર જાય તો તે સમયે આ FFFF થી 0000 છે તેથી જો તમે આ TF1 ને મોનિટર કરશો તો આ TF1 બીટ 1 પર સેટ થશે તેથી અગાઉ આ TF0 બીટ 0 હતો આ TF આ તમામ TF 0 બીટ છે તેથી આ 0 નથી અહીં સ્પષ્ટપણે ઉલ્લેખિત નથી તેથી આ TF 0 બીટ છે તેથી તે 0 પર સેટ છે અને જ્યારે આ ઓવરફ્લો થશે ત્યારે તે આવી જશે તેથી આપણે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી શકીએ છીએ કે શું આ TF 0 1 બની રહ્યું છે કે નહીં અને જ્યારે આ TF0 1 બને છે તેથી આપણે ટાઈમર બંધ કરવું જોઈએ તેથી તમે આ TR0 ને રોકી શકો છો તમે આ TR0 બીટને તે મુજબ રીસેટ કરી શકો છો તેથી જ્યારે આ TH0 TL0 FFFF થી 0000 પર ફેરવાય ત્યારે 8051 TF0 બીટને 1 પર સેટ કરશે તેથી હવે આપણે આ કરી શકીએ છીએ કારણ કે હું કહેતો હતો કે આપણી પાસે આના જેવું મોનિટરિંગ હોઈ શકે છે જે આ TF0 ને બીટ પર ફરી જમ્પ ન કરે તેથી આપણી પાસે એવું કંઈક હોઈ શકે છે તેથી તેનો અર્થ એ થશે કે આપણે આ રીતે TR0 બીટનું નિરીક્ષણ કરી રહ્યા છીએ અને જ્યાં સુધી તે 0 હોય છે તે અહીં જોવામાં આવશે પછી આપણે ટાઈમર ઓપરેશનને રોકવા માટે TR0 બીટને સાફ કરીએ છીએ અને પછી આપણે TF ફ્લેગને સાફ કરીએ છીએ જેથી આગલી વખતે જ્યારે તમે ટાઈમર ઓપરેટ કરવા માંગો છો ત્યારે તેનાથી કોઈ સમસ્યા ઊભી થવી જોઈએ નહીં તેથી આ રીતે આપણે મોડ 1 માં આ 16 બીટ ટાઈમરનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ ઓપરેશન ક્રિસ્ટલ આવર્તન જેવું છે તેથી તે આ 12 વડે ભાગ્યા છે તેથી આ CT 8051 ના કિસ્સામાં 0 12 ચક્રની બરાબર છે 12 ઘડિયાળ ચક્ર 1 મશીન ચક્ર બનાવે છે અને આ ટાઈમર વેલ્યુ મશીન ચક્ર દીઠ અપડેટ કરવામાં આવે છે તેથી તેથી જ તે આંતરિક રીતે તેને 12 વડે વિભાજિત કરવામાં આવે છે તેથી આ વિભાજન આંતરિક છે તેથી તે આંતરિક રીતે 12 વડે વિભાજિત થાય છે તેથી આ પ્રકારની ઘડિયાળ જનરેટ થાય છે અને પછી આ તે n ગેટ્સને ફીડ કરે છે આ બધું તાર્કિક છે તે ભૌતિક રીતે કેવી રીતે અમલમાં આવે છે તે જાણીતું નથી પરંતુ તાર્કિક રીતે તમે તેના વિશે વિચારી શકો છો કે આ TR બીટ ઘડિયાળ સાથે સમાપ્ત થાય છે અને જ્યારે આ TR બીટ 1 હશે ત્યારે જ આ ઘડિયાળને આ ટાઈમર મૂલ્ય સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે અને આ ટાઈમર મૂલ્ય અપટાઇમ અપકાઉન્ટિંગ શરૂ કરશે તેથી FF થી કિંમત ગમે તે હોય પરંતુ તે વધતું જશે અને પછી તેની સાથે FFFF થી 0 પર ફેરવાશે પછી આ ટાઈમર ઓવરફ્લો ફ્લેગ TF સેટ કરવામાં આવશે તેથી આ વિલંબની ગણતરી કેવી રીતે કરવી તેથી તે અલબત્ત ક્રિસ્ટલ આવર્તન પર આધાર રાખે છે પરંતુ હું આ કેવી રીતે કરી શકું ઉદાહરણ તરીકે ધારો કે મેં આ TH અને TL રજિસ્ટર જોડી સાથે પ્રારંભ કરેલ મૂલ્ય YYXX હેક્સ છે તેથી જો તે YYXX હેક્સ હોય તો તમે જાણો છો કે જો તે FFFF પર જવા માટે કેટલા ચક્રો લેશે તો તે FFFF YYXX 1 છે તેથી ઘણા બધા ચક્ર પછી ઓવરફ્લો થશે અને જો આ 11 0592 હોય તો તે ક્રિસ્ટલ આવર્તન છે 085 માઇક્રોસેકન્ડ છે તેથી તે રીતે હું કહી શકું કે આ આવું હોવું જોઈએ જો આપણે આ અગાઉની સ્લાઈડમાં જોઈએ તો સૌ પ્રથમ આને 12 વડે ભાગવામાં આવે છે તેથી આ ક્રિસ્ટલ ઓસિલેટરને 12 વડે વિભાજિત કરવામાં આવે છે અને તે અહીં ઘડિયાળ તરીકે આપવામાં આવે છે તેથી અહીં પણ આને 12 વડે ભાગ્યા અને પછી જો તમે તેને સમયમાં રૂપાંતરિત કરો તો 1f છે તેથી તે 1 085 માઇક્રોસેકન્ડ અથવા દશાંશમાં તમે કરી શકો છો તેથી FFFF FF વત્તા 1 લેવાને બદલે તે જ વસ્તુ છે તેથી તમે કહી શકો કે 65536 જેવું લખો આ YYXX દશાંશમાં ઓછા કરો કદાચ NNNNN કહો તેથી આને 1 085 માઇક્રોસેકન્ડ દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તેથી આ રીતે આ સમય મૂલ્યને ટાઈમર પ્રારંભિક મૂલ્ય આપવામાં આવે છે તેથી આપણે ગણતરી કરી શકીએ છીએ કે વાસ્તવિક વિલંબ શું છે જે ઉત્પન્ન થાય છે ધારો કે આપણે 4 બીટ 1 5 પર 50 ટકા ડ્યુટી સાયકલ સાથે સ્કવેર વેવ ડિઝાઇન કરવા માંગીએ છીએ તેથી આપણે આ ઉદાહરણ અગાઉ જોયું છે પરંતુ ત્યાં આપણે તે સોફ્ટ ડીલે નો ઉપયોગ કરતા હતા હવે આપણે અહીં છીએ આપણે આ ટાઈમર વિલંબનો ઉપયોગ કરીશું તેથી આપણે આ ટાઈમર 0 મોડ 1 16 બીટનો ઉપયોગ કરી રહ્યા છીએ પછી TL 0f2h ખસેડો તેથી અને આ TH0 0FFH તેથી લોડ થયેલ આ ટાઈમર મૂલ્ય FFF2h છે તેથી આ લોડ થયેલ મૂલ્ય છે હવે આપણે p1 5ની કોમ્પ્લીમેન્ટ કરીએ છીએ તેથી તે રીતે આપણે આ port નું અગાઉનું મૂલ્ય ગમે તે હોઈએ તેથી તે કોમ્પ્લીમેન્ટ મેળવે છે પછી આપણે કૉલ વિલંબ આપીએ છીએ તેથી વિલંબ રૂટીન કહેવાય છે તેથી આપણે તે વિલંબની રૂટીન અને પછી SJMP જોઈશું જો તે આ બિંદુ પર પાછા આવશે તેથી ફરીથી આ ટાઈમર લોડ થશે અને મૂલ્યનું કોમ્પ્લીમેન્ટ કરવામાં આવશે તેથી વિલંબની રૂટીન આના જેવી છે તેથી આપણે આ ટાઈમર શરૂ થયું છે તે આ TR0 ને સેટ કર્યું છે તેથી અગાઉ વિલંબની રૂટીન 0 વગેરે નહીં પણ કેટલાક નોંધાયેલા ઘટાડાને જમ્પ કરતી હતી તેથી અહીં તેના બદલે આપણે ટાઈમર શરૂ કરી રહ્યા છીએ અને આપણે હવે TF0 બીટનું નિરીક્ષણ કરી રહ્યા છીએ તેથી આ JNB TF0 ફરીથી આ TF 0 બીટ 1 પર સેટ ન થાય ત્યાં સુધી અહીં સતત લૂપિંગ થશે તેથી તે સમયે આ વિલંબ જોવા મળ્યો છે તેથી તે સ્પષ્ટ TR 0 અને સ્પષ્ટ TF 0 છે તેથી આપણે ટાઈમર 0 બંધ કરીએ છીએ અને તે ટાઈમર 0 ફ્લેગને સાફ કરશે અને તે પાછો આવશે તેથી આ પ્રોગ્રામ તે વસ્તુ કરશે જેમ કે તે આ કામગીરી કરશે તેથી તે પછી ફરીથી આપણે આ વિલંબની રૂટિનમાંથી પાછા ફર્યા છીએ તેથી તે મૂળભૂત રીતે અહીં આ બિંદુએ જમ્પિંગ છે અને અહીં ફરીથી આપણે ટાઈમરને TL0 અને TH0 પર પ્રારંભ કરી રહ્યા છીએ તે 2 રજિસ્ટર 2 મૂલ્યો શરૂ કરી રહ્યા હતા તેથી આ મૂલ્ય સમય ઉચ્ચ અને નિમ્ન સમય બંને માટે સમાન છે તેથી તમને આ મૂલ્ય 50 ટકા ડ્યુટી ચક્ર તરીકે મળે છે તેથી તમે ખૂબ જ સરળતાથી ગણતરી કરી શકો છો કે વિલંબ શું છે કારણ કે તમારી પાસે જે ગણતરી મૂલ્ય છે તે પ્રારંભિક મૂલ્ય FFF2 છે તેથી અગાઉના સૂત્રનો ઉપયોગ કરીને જે આપણને અહીં મળ્યું છે તેથી તમે ગણતરી કરી શકો છો કે ઑનટાઇમ અને ઑફટાઇમ શું છે તેથી તે મુજબ તમે કહી શકો છો તેથી આ સ્કવેર તરંગ જે ઉત્પન્ન થાય છે તેની આવર્તન કેટલી હશે તે ખૂબ જ સરળતાથી ગણતરી કરી શકાય છે આગળ તેથી આપણે આવર્તન શોધવાનો પ્રયાસ કરીએ છીએ તેથી આ પ્રોગ્રામ છે આ ટાઈમર 1 નો ઉપયોગ કરીને p 1 5 પર સ્કવેર તરંગ પેદા કરી રહ્યું છે અને આપણે આવર્તન શોધવા માંગીએ છીએ તેથી પહેલા આ બધી TMOD સેટિંગ છે અને આ TMOD સેટિંગ બીજી નિબલ 0 છે તેથી આ TH1 હોવું જોઈએ અને જો તમે આ 3476 મેળવવા માંગતા હોવ તો તે નથી તેથી આ 7634 છે કારણ કે આ TH રજિસ્ટરને 7 6 મળ્યા છે અને આ TL રજિસ્ટરને ત્યાં 3 4 મળ્યા છે તેથી તે 7 6 3 4 છે તેથી આપણે આ TH TL જોડીને આરંભ કરી રહ્યા છીએ પછી બીટ TR 1 સેટ કરો તેથી આપણે આ બિંદુએ ટાઈમર 1 શરૂ કરી રહ્યા છીએ અને પછી TF1 ના બીટ પર પાછા જાઓ તેથી આ મૂળભૂત રીતે તે પ્લેન TF1 નું પોલીંગ છે પછી આપણે TR 1 સાફ કરી રહ્યા છીએ તેથી આ ટાઈમર બંધ થઈ ગયું છે પછી આપણે બીટની કોમ્પ્લીમેન્ટ કરીએ છીએ પછી આપણે TF1 બીટને સાફ કરીએ છીએ તેથી TF1 બીટ સાફ થઈ ગયું છે તેથી આ ટાઈમર હવે તે છે જે અગાઉ આ TF1 સેટ કરવામાં આવ્યું હતું તેથી તે આ બિંદુએ સાફ થઈ ગયું છે અને પછી ફરીથી SJMP છે તેથી તે અહીં જાય છે અને ફરીથી ટાઈમર લોડ થાય છે તેથી આ ફરીથી 50 ટકા ડ્યુટી સાયકલનો કિસ્સો છે પરંતુ આપણે જે મૂલ્ય લોડ કર્યું છે તે 7634 હેક્સ છે તેથી પ્રશ્ન આવર્તન શોધવાનો છે અને તે માત્ર સમસ્યાને સરળ બનાવવાનો છે આપણે આ વ્યક્તિગત સૂચનાઓમાં વિલંબનો સમાવેશ કરતા નથી તેથી વધુ સચોટ વસ્તુ મેળવવા માટે તમારે આ વ્યક્તિગત સૂચના વિલંબને પણ ધ્યાનમાં લેવો પડશે પરંતુ તે ટાઈમર દ્વારા ઉત્પાદિત વિલંબની તુલનામાં ખૂબ વધારે ન હોઈ શકે તેથી તેઓ આપણી ચર્ચા માટે અવગણવામાં આવી શકે છે તો તે શું છે આપણે 7634 નું આ પ્રારંભિક મૂલ્ય લોડ કર્યું છે તેથી આપણી કુલ ઘડિયાળની ગણતરી FFFF 7634 1 છે તેથી તે આ છે તેથી તે 35276 ઘડિયાળની ગણતરી 89CC છે તેથી આ અડધા સમયગાળો આ છે તેથી કારણ કે આ વિલંબનો ઉપયોગ ભાગ અને બહાર બંને માટે થાય છે તેથી આપણે તે દરેક ભાગો માટે કહી શકીએ છીએ તેથી વિલંબ 38 274 મિલિસેકન્ડ છે આ સમગ્ર વિલંબ એ સિગ્નલનો સંપૂર્ણ સમયગાળો છે જે 2 થી 38 274 મિલિસેકન્ડ એટલે કે 76 548 મિલિસેકન્ડ તેથી સ્ક્વેર વેવ જે જનરેટ થાય છે તેની આવર્તન 1 બાઉન 76 548 મિલિસેકન્ડ છે તે 13 064 કલાક છે તેથી મોડ 1 ઓટો રીલોડ નથી તેથી આપણે TH 1 અને TL 1 રજિસ્ટરને અલગથી ફરીથી લોડ કરવાની જરૂર છે અને તે પછી જ આપણે આ TH 1 અને TL 1 રજિસ્ટર કરી શકીએ છીએ અને જ્યારે પણ તમારે ટાઈમરને ફરીથી શરૂ કરવાની જરૂર હોય ત્યારે તમારે આ TH 1 ફરીથી લોડ કરવું પડશે અને TL 1 જોડી તે જ આ ટાઈમર 0 માટે સાચું છે જો કે જો તમે આ ઓટો રીલોડ મોડ શોધી રહ્યા હોવ તો તમારે મોડ 2 નો ઉપયોગ કરવો પડશે તેથી તે કિસ્સામાં ઘણી વખત આ અહીં ફરીથી લોડ થાય છે જેમ આપણે આ કિસ્સામાં કર્યું છે તેથી દરેક વખતે ફરીથી કંઈક ઉત્પન્ન કર્યા પછી આપણે આ મૂલ્યો લોડ કરીએ છીએ તેથી તે જરૂરી રહેશે નહીં તેથી આપણે તેને મોડ 2 ની ચર્ચામાં જોઈશું